બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને ગ્રાફિક્સ કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે હું આઈઆઈટી ખડગપુર નો પ્રાધ્યાપક રાજારામ રાજારામ છું અમારા વર્ગ વ્યાખ્યાન નંબર 4 માં આપનું સ્વાગત છે વર્ગ વ્યાખ્યાન 3 માં આપણે તકનીકી ડ્રોઇંગ ના મૂળભૂત પરિમાણો અને ડ્રોઈંગ શીટ ની ગોઠવણી લેઆઉટ વિશે સમજેલા અને આપણે વર્ગ વ્યાખ્યાન 3 મૂળ પરિમાણો અને તેમની પરિભાષાની સમજણ સાથે પૂર્ણ સમાપ્ત કરેલ છે તે માટે આપણે મૂળભૂત પરિમાણો પરિમાણ રેખા તીર અને વિસ્તરણ રેખાઓના સંદર્ભમાં સમાપ્તિ ચિહ્નો R અને તેના પરિમાણોની દ્રષ્ટિએ ત્રિજ્યા પ્રતીક વિશે જો કોઈ પરિમાણ વ્યાસ છે તો તે વિશે શીખવા માટે એક ડ્રોઈંગ નું ઉદાહરણ લીધું હતુ phi અને વ્યાસ દ્વારા સૂચિત આ આખી વસ્તુ અને તેનું પ્રતીક છે જો ત્યાં કોઈપણ કેન્દ્ર રેખાઓ લાંબી લાંબા ડૅશ ડોટ અને ડૅશ લાંબા ડૅશ ત્યારબાદ ટૂંકા ડૅશ ત્યારબાદ પછી લાંબા ડૅશ છે અને તે પણ છે તો આપણે સંદર્ભ પરિમાણને કેવી રીતે રજૂ કરવું તે શીખ્યા આ વર્ગ માં વ્યાખ્યાન માં આપણે તકનીકી ડ્રોઇંગ માટે ઉપયોગમાં લેવાતા પરિમાણો ના મૂળભૂત એકમો વિશે શીખીશું અમેરિકન પ્રેક્ટિસમાં તે ઇંચ એકમ મા હશે દશાંશ ઇંચ અપૂર્ણાંક ઇંચ ફી અને અપૂર્ણાંક ઇંચ નો ઉપયોગ કરવામાં આવશે ભારતીય ધોરણો માટે ભારતીય ધોરણો નુ કાર્યાલય ભારતીય ધોરણોના બ્યુરો Bureau of Indian Standards આપણે એસ આઈ એકમો નો ઉપયોગ કરીએ છીએ અથવા ચોક્કસપણે કહીએ તો આપણે મિલિમીટર નો ઉપયોગ કરીએ છીએ ડ્રોઇંગ્સ માટે એસઆઈ અથવા મેટ્રિક એકમો ચોક્કસપણે બોલતા આપણે મીલીમીટર મા રજૂ કરીએ છીએ સામાન્ય રીતે તેનો ઉલ્લેખ હંમેશાં તકનીકી ડ્રોઇંગ્સ માં હોય છે તમામ પરિમાણો મી માં છે આવા વાક્યનો આપણે સામાન્ય રીતે દોરવા માટે દરેક જગ્યાએ મીમી નો ઉલ્લેખ કર્યા વિના ડ્રોઇંગ્સ મા સમાવિષ્ટ કરીએ છીએ આપણે ફક્ત કોઈપણ મૂળભૂત એકમનો ઉલ્લેખ કર્યા વગર 1 25 જેવી સંખ્યાઓ રજૂ કરીએ છીએ પરંતુ ડ્રોઇંગ શીટમાં રજૂ કરવાની સામાન્ય પ્રથા છે કે તમામ પરિમાણો મી જો આપણે મેટ્રિક સિસ્ટમ નો ઉપયોગ કરી રહ્યા છીએ તો કોઈપણ પરિમાણ માટે આપણે અગ્રણી 0 મૂકીએ છીએ જો તે ઇંચ હોય તો આપણે મૂકી શું નહીં ઉદાહરણ તરીકે હું 0 50 એકમો જેવું કંઈક રજૂ કરવા માગું છું આ અગ્રણી 0 અમે તેને મેટ્રિક સિસ્ટમમાં બતાવીએ છીએ જો તે ઇંચ હોય તો તે ફક્ત 50 હશે જ્યારે પણ આપણે ડ્રોઈંગ શીટ જોઈ રહ્યા છીએ જો મૂળભૂત પરિમાણો 5 જેવું કંઈક રજૂ કરે છે તો તે નોંધવું જોઇએ કે તે ઇંચ સિસ્ટમમાં છે જો તે 0 50 છે તો તે એક મેટ્રિક સિસ્ટમ છે તેથી મેં કહ્યું છે કે દરેક પરિમાણો સાથે એકમો દર્શાવેલ શામેલ નથી ડ્રોઇંગ પર નોંધ સાથે ઉપયોગમાં લેવાતા એકમોને નિર્દિષ્ટ કરો જ્યાં સુધી અન્યથા ઉલ્લેખિત ન હોય ત્યાં સુધી બધા પરિમાણો મીમી માં છે એકમોને રજૂ કરવા માટે આ એક પ્રકારના નમૂનારુપ સમાન છે ચાલો પ્લેન આકૃતિ માટે ઉદાહરણનો ઉપયોગ કરીને પરિમાણો અને એકમો સમજીએ અહીં અમારી પાસે સીડી દોરેલ છે ઉદાહરણ તરીકે આ ડ્રોઇંગ તરીકે આપવામાં આવતી સીડી છે આ ડ્રોઇંગ માં ત્યાં પરિમાણો કંઈક છે જે અહીંથી રજૂ થાય છે જે કોઈપણ લંબાઈ એરોહેડ્સ અને મૂળભૂત પરિમાણો માંથી એક 5 25 નંબર દ્વારા રજૂ કરેલ છે અહીંથી અહીં સુધી જે પણ લંબાઈ છે તે 4 એકમો દ્વારા રજૂ થાય છે અહીંથી અહીં તે લાઇન 2 75 છે નોંધ લો કે અમે આ પરિમાણોને ઓબ્જેક્ટ ની બહાર બતાવી રહ્યા છીએ અંદર નહીં કોઈ વસ્તુ જેમ કે અમે તેનો ઉલ્લેખ કરી રહ્યાં નથી આ કંઈક 5 25 છે આ એક ખોટી પ્રથા છે તમારે આની જેમ ઓબ્જેક્ટ ની બહાર કોઈપણ પરિમાણોનો ઉલ્લેખ કરવો પડશે એ જ રીતે અહીંથી અહીં પણ આપણે બહાર અને અહીં થી અહીં પણ બહાર બતાવી રહ્યા છીએ આગળ નોંધ્યું છે કે ઓછા મૂલ્ય ના પરિમાણ નો ઉલ્લેખ અંદરની તરફ વધુ મૂલ્ય ના પરિમાણ નો ઉલ્લેખ બહાર અને સૌથી બહાર સૌથી વધુ મૂલ્ય નુ પરિમાણ છે ચાલો આપણે અહીં પણ જોઈએ તે જ રીતે તે જોઈએ ચાલો તે જોઈએ તેથી અંદરની વિગતો આપણે આ પરિમાણને પણ બતાવી શકીએ છીએ કારણ કે આ ઓછામાં ઓછી 10 મી મી લંબાઈ જેટલી લાંબી છે આપણે તેને બતાવી શકીએ છીએ તેથી જો તે અંતર ઓછું હોય તો પણ એરોહેડ્સ સાથે એકધારી લાઇન રેખા line આપણે દોરી શકીએ તો તેને બદલે તેને અંદર બતાવવા ની ભલામણ કરવામાં આવતી નથી અમે તેને બહારથી બતાવીએ છીએ આ સૌથી નીચો પરિમાણ ઓછા મુલ્યનો પરિમાણ 0 75 છે આગળ એક અહીં થી અહીં આ ઊંચાઈ સુધી છે પ્રોજેક્શન ઊંચાઈ ઊભી વસ્તુ આ 1 5 છે અહીંથી અહીં તે 2 5 છે આ તે પદાર્થ છે જેને આપણે જોઈએ છીએ તે એક પગથિયા સ્ટેપ છે અને તેના પરિમાણો એ એરોહેડ્સ સાથેની આ સતત રેખાઓ છે 2D ઓબ્જેક્ટ જેવા પ્લેન ઓબ્જેક્ટ ને બદલે જો તે નળાકાર ઓબ્જેક્ટ છે ચાલો આપણે તે જોઈએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે શીટ પર નો ઓબ્જેક્ટ લાઈન રેખા જેમ દેખાય છે પછીના વર્ગ માં આપણે સમજીશું કે આ પ્રકારની વસ્તુઓ કેવી રીતે દોરવી આ આખો પદાર્થ બરાબર શું રજૂ કરે છે પરંતુ આ વર્ગમાં આપણે પરિમાણો વિશે શીખીશું અહીં જો આપણે તે ત્રિ પરિમાણીય પરિપ્રેક્ષ્ય પર નજર નાખીશું મૂળભૂત રીતે તે એક સ્ટેપ ધરાવતું સિલિન્ડર સ્ટેપ ધરાવતો નળાકાર છે અને તે ફરીથી આવા પ્રકારના નળાકાર પદાર્થ દ્વારા દર્શાવવા આવે છે જો તમે લેથ મશીનો નો ઉપયોગ કરી રહ્યા છો તો ટર્નિંગ ઓપરેશન થયા પછી આ સ્ટેપ ધરાવતું સિલિન્ડર સ્ટેપ ધરાવતો નળાકાર બને છે આવા પ્રકારના ટર્નિંગ અથવા સ્ટેપ નું નિર્માણ કરવું ખૂબ સરળ છે તેથી ત્યાં ત્રણ સિલિન્ડરો નળાકાર જોડાયેલા છે અથવા એક જ મશીન ઓબ્જેક્ટ છે જ્યાં તમે એક ત્રિજ્યા અથવા એક વ્યાસ બીજા વ્યાસ પર ટર્નિંગ ઓપરેશન કર્યું છે અને આ એક બીજો વ્યાસ છે જો આપણે આ બાજુ જોતા હોઈએ છીએ અથવા તો તે બાજુથી અથવા કદાચ આ બાજુ જોતા હોઈશું તો આપણે 2D જેવા દૃશ્યની જેમ જોઈશું આપણે આવા 2D ઓબ્જેક્ટ બનાવવાની સ્થિતિમાં હોઈશું આ કિસ્સામાં આપણે જે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આ દૃષ્ટિકોણથી છે જે આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેથી કે આ ભાગ છે અને આ ભાગ આપણે આ એક જેવો જોઈ રહ્યા છીએ અને આ ભાગ તે 90 ડિગ્રી ઓબ્જેક્ટ દ્વારા ફેરવાય છે તે એ છે કે જેને આપણે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે એક નળાકાર છે તે જ કારણ છે આપણે આ ડૅશ લાંબો ડૅશ ત્યારબાદ ટૂંકો ડૅશ ત્યારબાદ લાંબો ડૅશ ટૂંકો ડૅશ અને તેથી વધુ થી દર્શાવેલ છે આ તે પ્રકારની રેખાઓ જેને આપણે કેન્દ્ર ની રેખાઓ કહીએ છીએ જ્યારે પણ આપણે આ પ્રકારની સેન્ટર લાઇનો કેન્દ્ર રેખાઓ centre lines જોઈએ છીએ તે સૂચવે છે કે કદાચ તે કોઈ સિલિન્ડરનો નળાકારનો ભાગ હોઈ શકે છે આ નળાકાર ઓબ્જેક્ટ માટે આપણે બતાવીએ છીએ કે ત્યાં એક સ્ટેપ છે તેની લંબાઈ 1 75 છે તેથી આધારને ધ્યાનમાં રાખીને અમે આ બધા પરિમાણો બતાવી રહ્યા છીએ અમારા 2D ઓબ્જેક્ટ્સની જેમ પ્લેન ઓબ્જેક્ટ મા આપણે કેવી રીતે નાના મધ્યમ અને સૌથી લાંબા પરિમાણોને દોરીએ છીએ અમે તે રીતે બતાવીએ છીએ તે હંમેશાં એક સતત લાઇન continuous line સતત રેખા જે આ એરોહેડ્સ સાથે સમાપ્ત થાય છે હવે કારણ કે તે નળાકાર પદાર્થ છે આ દિશામાં પણ કેટલાક પરિમાણો હોય છે તે નળાકાર પદાર્થ છે તેથી સામાન્ય રીતે તેનો વ્યાસ ઘણું મહત્વ ધરાવે છે સ્ટેપ થી સ્ટેપ વચ્ચેનું અંતર બતાવવાને બદલે આપણે જે અંતર બતાવી રહ્યા નથી તે શું છે પરંતુ આપણે જે બતાવી રહ્યા છીએ તે વ્યાસ શું છે તે સ્ટેપ માટેનો વ્યાસ શું છે તે સ્ટેપ માટે નો વ્યાસ શું છે તે બતાવવા માંગીએ છીએ તેથી આ ઓબ્જેક્ટ માટે નો વ્યાસ આ નળાકાર ભાગ જે આપણે અગાઉ જોયું છે તેનો વ્યાસ 2 એકમ છે તેથી તે અહીં તે છે જે આપણે બતાવી રહ્યા છીએ પ્રતીક phi વ્યાસ રજૂ કરે છે બહારના ઓબ્જેક્ટ 3 એકમો અને આત્યંતિક આ 4 એકમો છે તેથી સૌથી ઓછું પરિમાણ પ્રથમ આવે છે ત્યારબાદ મધ્યમ અને લાંબુ આવે છે જો આપણી પાસે ખૂણો ધરાવતા ભાગો છે તો આ ખુણો સૂચવવા માટે ફરીથી એક માનક પરિભાષાનો ઉપયોગ કરવો પડશે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ ઓબ્જેક્ટ જોઈએ કે તે 2d ઓબ્જેક્ટ છે અથવા નળાકાર ની જેમ 3d ઓબ્જેક્ટ છે કારણ કે આપણી પાસે કોઈ સેન્ટર ડેશ લાઈન નથી સંભવત તે પ્લેન ઓબ્જેક્ટ હોવો જોઈએ આ તે છે અહીં આ સંદર્ભ રેખા ના સંદર્ભમાં અમે તેને 2 5 એકમો તરીકે બતાવી રહ્યા છીએ અને અહીં થી અહીં આપણે તેને 4 તરીકે બતાવવા જઈશું પરંતુ કોઈપણ આ એક 4 તરીકે પણ બતાવી શકે છે પરંતુ આ પરિમાણો દર્શાવવાની માનક પ્રથા છે કારણ કે આ 2 5 કોઈપણ રીતે આપણે બતાવવું પડશે અને તે સંદર્ભ લાઇનના સંદર્ભમાં તે બતાવવું એકદમ સરળ હશે આપણે આ એકમો 4 જેવા બતાવી શકીએ છીએ તે ડ્રોઇંગ ને સરળ બનાવે છે તેથી પ્રમાણભૂત પ્રથા એ તેને આ બાજુથી આ અન્ય પરિમાણો સાથે જોડાયેલ બતાવવાની છે આ બતાવવામાં કંઇ ખોટું નથી જો કે આ માનક પ્રથા નથી હવે આપણી પાસે આ લંબાઈ છે જેને પણ વ્યાખ્યાયિત કરવાની છે તેથી તે આપણે અહીં 1 યુનિટ 1 00 તરીકે બતાવી રહ્યા છીએ આ આપણે 2 5 તરીકે બતાવી રહ્યા છીએ કોઈપણ તેને આ રીતે પણ બતાવી શકે છે પરંતુ પ્રમાણભૂત પ્રથા કારણ કે આપણે કોઈપણ પરિમાણો બતાવીએ છીએ તે જ દિશામાં જરૂરી અન્ય પરિમાણોને બતાવવું હંમેશા સારું છે તો સાચી રીત ને રજૂ કરવાની આ યોગ્ય રીત છે હવે કારણ કે તે એક ઇન્ક્લાઈન્ડ કટ સેકશન છે અમને ખુણા ની જરૂર પડી શકે છે તેથી આ ખૂણો બતાવવાના બે રસ્તાઓ છે જો આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ ને સખત રીતે અનુસરીએ છીએ તો કોઈપણ કોણીય કોઓર્ડીનેટ ને બતાવ્યા વગર ફક્ત સંખ્યા નો ઉપયોગ કરવો વધુ સારું છે હવે પછી ના ઉદાહરણમાં જ્યારે આપણે તે ખૂણાઓને રજૂ કરીશું ત્યારે આપણે જોઈશું આ મૂળભૂત પરિમાણો 2 5 4 0 અને આ 0 25 આ ખુણાવાળા ભાગને રજૂ કરવા માટે પૂરતા છે કારણ કે આપણે આ 2 5 આ રીતે પહેલેથી બતાવી રહ્યાં છીએ અમને અહીં કોઈ પરિમાણ ની જરૂર નથી આ પરિમાણોને રજૂ કરવાની સંશિપ્ત કોમ્પેક્ટ અથવા સરળ રીત ને અનુસરવું પડશે તેથી કોઈપણે બધા પરિમાણો બતાવવા જરૂરી છે આ વધારાની માહિતી છે જો આપણે બતાવવા જઈશું કે આ પ્રયત્નોને ઘટાડવા માટેની પદ્ધતિઓ સમજે છે તેથી આપણે આ 4 0 પણ બતાવી શકીએ છીએ તો પણ આપણે તેને તે બાજુ એ બતાવીએ છીએ તેથી આ બધા જરૂરી પરિમાણો નથી અહીં આપણે પહેલેથી જ 2 5 બતાવી રહ્યા છીએ આ પરિમાણ તે રીતે જરૂરી નથી તેથી આ પરિમાણને રજૂ કરવાની આ એક સરળ રીત છે સમાન ઉદાહરણ માટે જો હું વલણવાળા ખૂણાઓનો ઉપયોગ કરવા માંગું છું તેથી સમાન ઓબ્જેક્ટ માટે 2 5 4 પરંતુ આપણે આ ઊંચાઈ અથવા લંબાઈને રજૂ કરવા માંગતા નથી તેના બદલે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આ રેખા નો ખૂણો આડી રેખા ના સંદર્ભમાં છે તેથી અમે તેને એક વલણ કોણ તરીકે બતાવી રહ્યા છીએ તેથી અમે અમારી 45 00 ડિગ્રીનો ઉલ્લેખ કરતી આ કોણીય વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ 45 ડિગ્રી છે જ્યારે આપણે તે બતાવી રહ્યા છીએ પહેલેથી જ આપણે જાણીએ છીએ કે આ પરિમાણ 2 5 છે અને રેખા લીટી line 4 4 એકમો ની અંદર હોવી જોઈએ તેથી જો આપણે અહીં એક ઊભી રેખા દોરીએ છીએ અને 2 5 એકમ આ બચેલા બિંદુઓ ગમે તે હોય તો તે બિંદુઓ 45 ડિગ્રીથી જોડવા પડે છે એટલે કે હું આ 2 5 પરિમાણને અહીં થી અહીં એક બિંદુ તરીકે ઓળખું છું પછી હું આગળ જઈને મારા પ્રોટેક્ટર નો ઉપયોગ 45 ડિગ્રી લાઇન સાથે કરીશ અને જ્યારે તે આ ઊભી રેખા સાથે છેદે છે ત્યારે તેને પૂર્ણ કરીશ તેથી તમે પ્રોટેક્ટર નો ઉપયોગ કરીને 45 ડિગ્રી એ પાતળી રેખા દોરો પછી આ ઊભી રેખા ને લંબાવો પ્રોજેક્ટ project કરો જ્યાં તે છેદે ત્યાં તે ખૂણાને આપણે 45 ડિગ્રી બતાવવા જઈ રહ્યા છીએ કેટલીકવાર અમારી પાસે ચેમ્ફર્સ ઢાળવાળી કોર chamfer નામનો નાનો ભાગ હોય છે જો આપણે કોઈ ઓબ્જેક્ટ લઈએ છીએ તો આ ઓબ્જેક્ટ્સ માં ખૂબ તીક્ષ્ણ ખૂણાઓ હોઈ શકે નહીં ઉદાહરણ તરીકે ટેબલની ધાર હોય છે આ ખૂણા ઓ નો ઉપયોગ ટાળવો વધુ સારું છે તેથી તે હેતુ માટે કાં તો આપણે કટ પ્રકારના પ્રકારના વિભાગોનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે ચેમ્ફરીંગ ઢાળવાળી કોર chamfering કહીએ છીએ આપણે કેટલીક વાર ગોળાકાર ખૂણા પણ જોતા હોઈએ છીએ જે ચેમ્ફરીંગ ઢાળવાળી કોર chamfering નથી પરંતુ આપણે આપણા તકનીકી અભ્યાસક્રમ દરમિયાન તે વિશે શીખીશું તેથી જ્યારે પણ આપણી પાસે તે પ્રકારના નાના કટ છે ત્યારે આપણે તેને ચેમ્ફરીંગ ઢાળવાળી કોર chamfering કહીએ છીએ ઉદાહરણ તરીકે જેમ તમે નળાકાર પદાર્થો બનાવવા માંગો છો પરંતુ અમે સીધા જ આ પ્રકારના ભાગમાં સીધા જ ઊભી કટ જેવા રાખી શકતા નથી અને તેના સ્થાને ત્યાં અમે ધીમે ધીમે અમારા મશીન ટૂલ નો ઉપયોગ કરીએ છીએ અને પછી તે બનાવીને આગળ વધીએ છીએ તેથી તે પ્રકારના ખૂણા આપણે હંમેશાં જોશું તે જ જેને આપણે ચેમ્ફરીંગ ઢાળવાળી કોર chamfering કહીએ છીએ તેથી કારણ કે તે એક ચેમ્ફર ઢાળવાળી કોર chamfer છે આપણે 45 ડિગ્રી બતાવી રહ્યા છીએ ઉદાહરણ તરીકે અને તે ચેમ્ફરથી આ સંદર્ભ આધાર પર છે આ સંદર્ભ આધાર છે તેથી તે ખૂણો જે આપણે 45 ડિગ્રી બતાવી રહ્યા છીએ કારણ કે તે એક નળાકાર ઓબ્જેક્ટ છે જેના કારણે આપણી પાસે ડેશ ડોટ રેખા લાઇન line છે અને આ ચેમ્ફરીંગ ઢાળવાળી કોર chamfering માત્ર 45 ડિગ્રી જ હોવું જોઈએ તેવું નથી પરંતુ આપણે આટલું દૂર દોરવું જોઈએ આપણે 0 25 ની રજુઆત કરી રહ્યા છીએ જ્યારે પણ તમારી પાસે લાંબા પરિમાણો ઉપલબ્ધ હોય ત્યારે અમે તેને તેના જેવા બતાવીએ છીએ પરંતુ જ્યારે પણ તે જગ્યાએ દોરવાની કે લખવાની જગ્યા ન હોય ખીચોખીચ ભરેલું હોય congested ત્યારે આપણે જે વાપરીએ છીએ તે આ પ્રકારનું પરિમાણ છે તેથી આ બિંદુએ થી તે બિંદુની આ પ્રોજેક્ટર ની લંબાઈ 0 25 છે જો તેમાં ચાપ arc આર્ક વર્તુળનો ભાગ શામેલ છે તો આ પરિમાણો બતાવવામાં સાવચેતી રાખવી પડશે ઉદાહરણ તરીકે તમારી પાસે એક ઓરડા નુ ભોંયતળિયું છે જ્યાં ધાર સહેજ ખૂણા વાળી છે કારણ કે આ બાજુ સામગ્રી છે આ રૂમની હવા છે અને આ ઓરડાની સામગ્રી છે આ ધાર છે તેથી જ્યારે પણ સામગ્રી હોય છે ત્યારે અમે તેને આ પ્રકારની હેશ લાઇનો દ્વારા બતાવીએ છીએ આ સૂચવે છે કે ત્યાં સામગ્રી છે અને આ બાજુ કોઈ સામગ્રી નથી ઉદાહરણ તરીકે જ્યારે તમારી પાસે કટ વિભાગોનો ઓબ્જેક્ટ હોય ઉદાહરણ તરીકે ચાલો 3D લંબચોરસ વિભાગ rectangular block લંબચોરસ બોક્સ લઈએ તે વિભાગ બોક્સ આયર્ન બોક્સ સોલિડ બોક્સ હોઈ શકે છે તેથી બધે અંદર સામગ્રી છે હવે હું તેના તે ફ્રેમ પર કટકા slice સ્લાઈસ કરવા માંગુ છું તેથી જો હું તેને બે ભાગોમાં કાપવા માંગું છું તો તે એક ભાગ છે અને બીજો ભાગ આ પાછલો છે ચાલો આપણે તેને B ભાગ કહીએ આગળનો ભાગ A છે જો હું B ભાગ બતાવવા માંગું છું તો અમે તેને આ પ્રકારની હેશ લાઇનો દ્વારા બતાવીશું કારણ કે તે કંઈક એવું છે કે ત્યાં સામગ્રી છે અમે હેશ દ્વારા બતાવીએ છીએ અને સામગ્રી ત્યાં નથી તેથી અમે કોઈ હેશ બતાવી રહ્યાં નથી જો કે આપણી પાસે 6 એકમ ની ત્રિજ્યા છે કારણ કે આ R પ્રતીક ને કારણે તે ત્રિજ્યા છે તેથી જ્યારે પણ આ ત્રિજ્યા હોય ત્યારે આપણે તેને તે રીતે બતાવવી જોઈએ તે 6 એકમ હોઈ શકે છે તે 10 એકમ હોઈ શકે છે ગમે તે એકમ હોઈ શકે છે આપણે આગળ વધીએ અહીં બીજું એક ઉદાહરણ છે જે અમારી પાસે ત્રિજ્યા R19 છે આ છિદ્રો કાણા આપવામા આવેલા છે અને કદાચ તે નળાકાર આકાર માં હોઈ શકે છે કારણ છે કે આપણી પાસે આ પ્રકારની ડેશ ડોટ રેખા લાઇન line છે જ્યારે પણ આ પ્રકારના વળાંક આવે છે ત્યારે આપણે તેને ત્રિજ્યા દ્વારા બતાવીએ છીએ આ પરિમાણો વિગતવાર હોવા જોઈએ કોઈપણે બતાવવા લખવા પડશે ઉદાહરણ તરીકે અહીં અમે એક ડ્રોઇંગ દોરવાનું ઉદાહરણ લઈ રહ્યા છીએ જ્યાં કોઈ ઓબ્જેક્ટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શીર્ષક વિભાગમા ટાઈટલ બ્લોક કદાચ સામગ્રી છે જેનું કારણ આ હેશીંગ કરવામાં આવ્યું છે અને તે જટિલ વિગતો અમે બતાવવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે આ એક નાનું લાલ જોઈએ જેને આપણે આ ડ્રોઈંગ શીટ ની બાજુએ બતાવી રહ્યા છીએ તેથી અમે તે જટિલ પરિમાણોનો ઉલ્લેખ કરવા માંગીએ છીએ આ જ કારણ છે કે આપણે તે પરિમાણો ને સ્પષ્ટ રીતે જુદા જુદા રૂપે બતાવી રહ્યા છીએ જેમાં તે 0 05 એકમની R છે અને તે જ છે જેને આપણે વિગતવાર પરિમાણો કહીએ છીએ કોઈપણ જટિલ વસ્તુઓ જેને આપણે ખાસ બતાવવા માંગીએ છીએ પછી એક અલગ વસ્તુ જે તેને વર્તુળમાં ફેરવીને બતાવશે અને અન્ય મૂળભૂત પરિમાણો જે આપણે જોઈ શકીએ છીએ તે આ છે કારણ કે તે નળાકાર પદાર્થ છે તેથી આપણી પાસે પરિમાણ ડાયમેન્શન તરીકે વ્યાસ છે અને તેથી વધુ છે આ પરિમાણોને બતાવવા માટે ના કેટલાક નિયમો ચાલો આપણે એક યોજના જોઈએ જ્યાં LS અને પરિમાણો પર કેટલીક સતત રેખા બતાવવામાં આવી છે કેટલીક ડેશ ડોટ રેખાઓ લાઇન line કેટલીક ડેશ રેખાઓ જેનો અર્થ થાય છે કે ત્યાં એક છિદ્ર છે તેથી S પરિમાણોનો ઉપયોગ લંબાઈ પહોળાઈ ઊંચાઈ વર્તુળો નો વ્યાસ ચાપ arc આર્ક વર્તુળનો ભાગ ની ત્રિજ્યા અને તેથી વધુને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે ઉદાહરણ તરીકે ચાલો S જોઈએ ફરીથી S તેથી આનો ઉપયોગ કોઈપણ કરે છે તે મુખ્ય પરિમાણો છે તે સ્થિતિ ના પરિમાણો ના સંદર્ભમાં સ્થિતિના પરિમાણો જેવું કંઇક છે તો મુખ્ય વિશેષતાઓ હેઠળ વર્તુળો નું કેન્દ્ર L સ્થિત કરો ચાલો આ સ્થિતિ ના પરિમાણો L જોઈએ તેથી આ આખું કેન્દ્ર તે L એકમ પર છે આ છિદ્ર આ દિશામાં L ના સ્થાન પર છે મૂળભૂત પરિમાણ હંમેશા તે વર્તુળનો વ્યાસ છે અથવા છિદ્રનો phi છે લંબાઈ S છે આ લંબાઈ પૂર્ણ લંબાઈ S છે આ સંપૂર્ણ લંબાઈ S છે અને તેથી વધુ પરંતુ જ્યારે પણ હું ચોક્કસ આધાર ને ધ્યાનમાં રાખીને સ્થિતિનું પરિમાણ બતાવવા માંગું છું ત્યાંરે કેટલાક કેન્દ્ર છે જે અમે તેને તે રીતે બતાવીએ છીએ અને મેં કહ્યું તેમ આપણે દરેક વખતે સમાન પરિમાણો નું પુનરાવર્તન લખવામાં કરતા નથી તેથી આ પરિમાણો બતાવવાનો એક સરળ રસ્તો છે થોડા નિયમો પરિમાણ લક્ષણ તેના દૃષ્ટિકોણ નું આકાર બતાવવામાં આવ્યું છે તેથી આ પરિમાણો દ્વારા મુખ્ય લાક્ષણિકતાઓ જણાવવી પડશે અંગ્રેજી ભાગોને અપૂર્ણાંક નહીં પણ દશાંશ સાથે મીમીમાં પરિમાણિત કરવામાં આવે છે મેટ્રિક ભાગો દશાંશ સાથે મીમીમાં પરિમાણિત હોય છે એકમો પરિમાણ સંખ્યા માંથી બાકાત કરવામાં આવે છે કારણ કે તેઓ સામાન્ય રીતે મિલિમીટર માં હોવાનું સમજી શકાય છે તેથી અમે કહ્યું કે 1 લખવાની જગ્યાએ બધા પરિમાણો મી માં હોય છે તે પ્રકારના પ્રમાણભૂત પ્રોટોકોલનો આપણે ઉપયોગ કરીશું ઓબ્જેક્ટ અને પરિમાણોની પ્રથમ પંક્તિ વચ્ચે હંમેશા ઓછામાં ઓછી 10 મીમી ની જગ્યા છોડો ચાલો બીજું ઉદાહરણ જોઈએ અહીં આપણી પાસે એક ઓબ્જેક્ટ છે જ્યાં પરિમાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમે મોટા વર્તુળો સિવાય દૃશ્યની બહાર પરિમાણો મૂકો તેથી અહીં બધા પરિમાણોનો ઉલ્લેખ બહાર કરવામાં આવ્યો છે દૃશ્યથી ઓછામાં ઓછું 10 મી મી નુ અંતર જાળવી રાખવું પડશે તે પ્રકારનો ઉલ્લેખ ટૂંકા અંતર ની બહાર લાંબા પરિમાણો લખો ટૂંકા અંતર ની બહાર લાંબા પરિમાણો તમે તેની વચ્ચે ઉપયોગ કરો છો તે પ્રમાણભૂત પ્રેક્ટિસમાં પરિમાણહીન વચ્ચે પરિમાણ લખાણ લખો કેટલાક કિસ્સાઓમાં પરિમાણોનો ઉલ્લેખ તે રેખાની ઉપરના કરવાની પણ મંજૂરી છે જે રજૂ કરવાની બીજી શૈલી છે પરિમાણો ના અંતમાં એરોહેડ્સ નો ઉપયોગ કરો એરોહેડ્સનો ઉપયોગ કરવો જોઈએ ચાલો આ છેલ્લા ઉદાહરણ સાથે બંધ કરીએ અહીં હું તમને બે ચિત્રો બતાવી રહ્યો છું બે અલગ અલગ ચિત્રો A અને B જે રજૂઆત કરવાની સાચી રીત છે ચાલો આપણે ચિત્ર A અને ચિત્ર B જોઈએ જ્યારે ચિત્ર A ની તુલના કરવામાં આવે છે ત્યારે ચિત્ર B એ રજૂઆત કરવાની ખોટી રીત છે કેમ ચાલો આપણે આપણા ચર્ચિત નિયમોને યાદ કરીએ જે નિયમ તૂટી રહ્યો છે કોઈપણ વ્યક્તિ એ અંદર ના પરિમાણો બતાવવા જોઈએ નહીં તે એક ખોટી વસ્તુ છે અને ઓબ્જેક્ટ થી ઓછામાં ઓછું 1 મિલિ મીટર અંતર ના 10 મિલિ મીટર નુ અંતર આ કિસ્સામાં આ નું પાલન કરવામાં આવે છે કારણ કે ઓબ્જેક્ટ આ સ્તરમાં છે તેથી આ પરિમાણો તે ઓબ્જેક્ટ થી દૂર છે પરંતુ અહીં પરિમાણો ઓબ્જેક્ટ ની અંદર છે તેથી આ એક ખોટી રજૂઆત છે તેથી આજના વર્ગમાં આપણે પરિમાણો સમજવાની કોશિશ કરી તેમને રજુ કેવી રીતે કરવા નળાકાર પદાર્થો અને પ્લાનર ઓબ્જેક્ટ પણ આ પરિમાણો માટે આપણે થોડા નિયમો કયા છે તે સમજવાની કોશિશ કરી હવે પછીના વર્ગમાં આપણે ટોલરન્સ પરિમાણ મા માન્ય તફાવત વિશે વધુ શીખીશું અને જ્યાં આપણે આ ટોલરન્સ પરિમાણ મા માન્ય તફાવત નો ઉપયોગ કરીએ છીએ તે શા માટે મહત્વપૂર્ણ છે ખુબ ખુબ આભાર